ફરી સ્વાગત છે હવે આપણે રાઉટીંગ વિશેના કેટલાક વિષયો પર ચર્ચા કરીએ છીએ હવે અલબત્ત જ્યારે આપણે ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ વિશેના મુદ્દાઓની ચર્ચા જ્યાં જરૂર હોય ત્યાં પાર્ટીશનની પેટા સમસ્યા સાથે કરી ચૂક્યા છીએ હવે આપણે રાઉટીંગના ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટેપ પર ધ્યાન આપીશું તે શા માટે જરૂરી છે અને કયા કયા વિવિધ પ્રકારના રાઉટીંગ સામેલ છે તેથી આપણે ગ્રીડ રાઉટીંગ નામની કોઈ વસ્તુથી શરૂઆત કરીએ છીએ તો ચાલો શરૂઆત કરવા માટે રાઉટીંગની મૂળ સમસ્યા જોઈએ તેથી જેમ મેં કહ્યું છે કે સેલ પ્લેસમેન્ટ પૂર્ણ થયા પછી સેલ્સ અથવા મોડ્યુલો સિલિકોન ફ્લોર પર મૂકવામાં આવે છે આપણે નેટના સ્પષ્ટીકરણ અનુસાર તમામ પીનને એકબીજા સાથે જોડવાની હોય છે આ પ્રક્રિયાને રાઉટીંગ કહેવામાં આવે છે હવે એકવાર તમે રાઉટીંગની પ્રક્રિયા પૂર્ણ કરી લો પછી તમે જે કરો છો તે એ છે કે તમે વાસ્તવમાં વાયરને પિન વચ્ચે ચલાવવા માટેના ચોક્કસ પાથ નક્કી કરો છો જેથી કરીને તેમને જોડી શકાય હવે સામાન્ય રીતે આ રાઉટીંગ સિલિકોનમાં ધાતુના સ્તરો પર હાથ ધરવામાં આવે છે તેથી આધુનિક VLSI ટેક્નોલોજીમાં ઘણા ધાતુના સ્તરો છે જેનો ઉપયોગ વિવિધ પિનને એકબીજા સાથે જોડવા માટે કરી શકાય છે જે નેટ પૂર્ણ કરવા માટે જરૂરી છે હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો એ છે કેરાઉટીંગ મહત્વપૂર્ણ છે કારણ કે સામાન્ય ચિપમાં આંતર જોડાણો આપણને લગભગ 30 ટકા અથવા તેનાથી પણ વધુ ડિઝાઇન સમય તેમજ તેના ઉપરના વિસ્તાર પર લઈ જઈ શકે છે તેથી રાઉટીંગ એ એક મુદ્દો છે જેને અત્યંત મહત્વ આપવાની જરૂર છે અને એક સારા રાઉટીંગ સ્ટેપ દ્વારા અનુસરવામાં આવેલ સારું પ્લેસમેન્ટ આપણને માત્ર નાનો ડિઝાઇન સમય જ નહીં પણ કોમ્પેક્ટ લેઆઉટ વિસ્તાર પણ આપશે તેથી રૂટીંગ માટેનો મુખ્ય ઉદ્દેશ વાયરના લેઆઉટ માટે જરૂરી કુલ વિસ્તારને ઓછો કરવાનો છે તેથી વિસ્તાર થી આપણે 3 વિવિધ પ્રકારના રાઉટીંગ વિશે વાત કરીશું તો ચાલો ટૂંકમાં આ 3 વિવિધ પ્રકારના રાઉટીંગ પ્રક્રિયાઓ શું છે તે જોઈએ હવે મૂળ સમસ્યા એ જ છે અમારી પાસે બ્લોક્સ અથવા મોડ્યુલોનો સમૂહ છે જે સપાટી પર 2 પરિમાણીય સપાટી પર મૂકવામાં આવે છે અને આપણે તેમની વચ્ચેના કેટલાક પિનને એકબીજા સાથે જોડવા પડશે તેથી આ સમસ્યાને 3 વર્ગો અથવા કેટેગરી માં વિભાજિત કરી શકાય છે એકને એરિયા રાઉટીંગ અથવા ગ્રીડ રાઉટીંગ કહેવામાં આવે છે અહીં વિચાર છે કે અમારી પાસે બ્લોક્સનો સમૂહ છે જેને એ અર્થમાં અવરોધો તરીકે પણ ગણી શકાય કે અમે તે વિસ્તારોને ઇન્ટરકનેક્શન્સ માટે લાઇન્સ ચલાવવા માટે અને પિનનો સમૂહ જે કનેક્ટ કરવાની જરૂર છે તેનો ઉપયોગ કરી શકતા નથી ગ્રીડ રાઉટીંગ કહે છે કે આપણે પિનને એકબીજા સાથે જોડવા માટે સારો રસ્તો શોધવાનો છે અને સમગ્ર વાયરિંગને એક જ સ્તર પર પૂર્ણ કરવું પડશે આ એક ખૂબ જ ચોક્કસ જરૂરિયાત છે ગ્લોબલ રાઉટીંગ અને વિગતવાર રાઉટીંગ એકસાથે ચાલે છે ગ્લોબલ રાઉટીંગ કહે છે કે ચિપ્સમાં વધુ જટિલ સમસ્યા માટે જ્યાં ઘણા મોડ્યુલો અથવા બ્લોક્સ છે ત્યાં એકબીજા સાથે જોડાવા માટે ઘણી બધી સેટઅપ પિન છે તેથી દરેક ઇન્ટરકનેક્શન નેટ માટે તમે પ્રદેશોનો અંદાજિત ક્રમ જેમાંથી જાળી પસાર થવી જોઈએ તે નક્કી કરવાનો પ્રયાસ કરશો અને એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી દરેક પ્રદેશો માટે અમારી પાસે ઇન્ટરકનેક્શન અથવા વાયરિંગની આવશ્યકતાઓનું સંપૂર્ણ સ્પષ્ટીકરણ છે તેથી હવે વિગતવાર રાઉટીંગના પગલામાં અમે વાસ્તવમાં તે રાઉટીંગ પ્રદેશોમાં ચોક્કસ આડી અને ઊભી મેટલ સેગમેન્ટ્સ આંતર જોડાણો પૂર્ણ કરવા માટે અસાઇન કરીએ છીએ તેથી સામાન્ય રાઉટીંગ સમસ્યા જે તમે આના જેવી કલ્પના કરી શકો છો તમારી પાસે સીમાઓ પર પિન સાથે બ્લોક્સનો સમૂહ છે તમારી પાસે સિગ્નલ નેટનો સમૂહ છે જેને કનેક્ટ કરવાની જરૂર છે અને આ બ્લોક્સ લેઆઉટ સપાટી પર બ્લોક્સના સ્થાનો પર પહેલેથી જ મૂકવામાં આવેલા છે ઉદ્દેશ્ય અલબત્ત યોગ્ય માર્ગો શોધવાનો છે કે જેના દ્વારા તમે પિનને જરૂરિયાત મુજબ જોડવા માટે વાયર ચલાવી શકો અને અલબત્ત તમારે ચોક્કસ ઉદ્દેશ્ય માપદંડો ઓછા કરવા પડશે હવે દૃશ્યના આધારે તમારી પ્રાથમિકતાઓને આધારે ઉદ્દેશ્ય માપદંડો અલગ હોઈ શકે છે તેથી ચાલો આપણે કેટલાક વધુ મહત્વના ઉદ્દેશ્ય માપદંડો જોઈએ જેને લોકોએ સંબોધવાનો પ્રયાસ કર્યો છે અને ઑપ્ટિમાઇઝ કરવાનો પ્રયાસ કર્યો છે તેથી તમે રાઉટીંગ વાયરની પહોળાઈ અથવા રાઉટીંગના કુલ ક્ષેત્રફળને ઘટાડવાનો પ્રયાસ કરી શકો છો જ્યાં શક્ય હોય ત્યાં સંલગ્ન વાયરો વચ્ચેના વિભાજનને ઓછું કરવા માંગો છો રાઉટીંગ સ્તરોની સંખ્યા ને આપણે ઘટાડવાનો પ્રયત્ન કરીશું જેમ કે ઉદાહરણ તરીકે તમે કહી શકો છો કે હું એક મેટલ લેયરમાં મારું રાઉટીંગ પૂર્ણ કરી શકું છું તે મારી પાસે સૌથી સારી બાબત છે પરંતુ પછીથી આપણે જોઈશું કે સિંગ્યુલર રાઉટીંગ ઘણીવાર શક્ય નથી તમારે 2 સ્તરોની જરૂર પડી શકે છે પરંતુ જો તમારી પાસે 2 થી વધુ સ્તરો તમારા માટે ઉપલબ્ધ હોય તો સંભવતઃ તમારી પાસે વધુ કોમ્પેક્ટ અથવા વિસ્તાર કાર્યક્ષમ રાઉટીંગ હોઈ શકે છે અલબત્ત સ્તરોમાં ઇન્ટરકનેક્શનનો મુદ્દો ચિત્રમાં આવે છે તે બીજી સમસ્યા છે જેને આપણે ઉકેલવાની છે અને અલબત્ત છેલ્લો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે અમે ખાસ કરીને પછીથી તેની સાથે ડીલ કરીશું જે આપણે ચોક્કસ સમય મર્યાદાઓને પૂર્ણ કરવી પડશે તો ચાલો હવે એરિયા રાઉટીંગ અથવા ગ્રીડ રાઉટીંગ ની સમસ્યા પર આવીએ તો ગ્રીડ રાઉટીંગ શું કહે છે તે કહે છે કે લેઆઉટ સપાટી ગ્રીડ સેલ ના લંબચોરસ એરેથી બનેલી હોવાનું માનવામાં આવે છે તેથી તે કંઈક આના જેવું છે જેમ કે મારી પાસે મારી લંબચોરસ લેઆઉટ સપાટી આના જેવી છે તેથીચાલો એમ કહીએ અને આપણે ધારીએ કે કુલ વિસ્તારને રોવ્સ અને કૉલમમાં ગોઠવાયેલા કેટલાક ગ્રીડ સેલમાં વિભાજિત કરવામાં આવે છે ચાલો હવે અહીં બધી લાઇન અને બ્લોક આ ગ્રીડ સેલ્સ સાથે ગોઠવવામાં આવશે ઉદાહરણ તરીકે ધારો કે હું બ્લોક મૂકવા માંગુ છું કહીએ તેથી તેને આ ગ્રીડ સેલ સાથે ગોઠવવામાં આવશે આ એક બ્લોક છે જે મેં મૂક્યો છે હવે ધારો કે હું કેટલીક ઇન્ટરકનેક્શન લાઇન ચલાવવા માંગુ છું ચાલો કેટલાક ઉદાહરણો લઈએ કહો કે હું આ લાઇન ચલાવવા માંગુ છું આ 1 ઇન્ટરકનેક્શન લાઇન છે હું આના જેવી બીજી ઇન્ટર કનેક્શન લાઇન ચલાવવા માંગુ છું હવે સિલિકોનની સપાટી પર જ્યા તમે સમાન સ્તર પર રેખાઓનો સમૂહ ચલાવો છો તો ધારો કે તે સમાંતર ચાલી રહી છે તો તમારે ચોક્કસ માપદંડોને સંતોષવા પડશે માપદંડો જેવાકે તમારે આ રેખાઓના ન્યૂનતમ પહોળાઈના પ્રતિબંધોને સંતોષવા પડશે આ સામાન્ય રીતે λ નામના લંબાઈના મૂળભૂત એકમના સંદર્ભમાં વ્યક્ત કરવામાં આવે છે જેને ફીચર સાઇઝ કહેવામાં આવે છે ચાલો કહીએ કે આ પહોળાઈ પ્રતિબંધ 3 રેખાઓ વચ્ચે વિભાજીત છે 2 રેખાઓ હોઈ શકે છે 3 λ હોઈ શકે છે તેથી આ એવા અવરોધો છે જેને સંતોષવાની જરૂર છે હવે હું શા માટે કહું છું કે આ ગ્રીડ રજૂઆતમાં દરેક ગ્રીડનું કદ એટલું મોટું હોવું જોઈએ કે જેથી તેમાંથી પસાર થતી લાઇન અને વિભાજન પણ સમાવી શકાય તેથી એવો વિચાર છે કે જો આના જેવા 2 સંલગ્ન ગ્રીડ સેલ હોય તો તમે પહોળાઈ અને વિભાજનની મર્યાદાઓની ચિંતા કર્યા વિના એકબીજાની સમાંતર 2 રેખાઓ સુરક્ષિત રીતે ચલાવી શકો છો ઉદાહરણ તરીકે ગ્રીડ સેલ પૂરતા મોટા હોવા જોઈએ તેથી આ ઉદાહરણમાં વિચાર છે કે ગ્રીડ સેલની પહોળાઈ ન્યૂનતમ 5 λ હશે તેથી ગ્રીડમાંના આ સેલ્સ કાં તો અવરોધો તરીકે અથવા મુક્ત સેલ તરીકે રજૂ થાય છે જેના દ્વારા આપણે ઇન્ટરકનેક્શન ચલાવી શકીએ છીએ જેમ 2 પરિમાણીય સપાટીઓ પર પહેલેથી જ કેટલાક બ્લોક્સ મૂકેલા છે તે અવરોધો તરીકે કામ કરી શકે છે તેથી અમે તેમને ગ્રીડ પર ઘેરા રંગથી બતાવીશું અને કેટલીક જાળીઓ જે પહેલેથી જ નાખવામાં આવી છે તે પણ અવરોધો તરીકે બતાવવામાં આવશે કારણ કે જાળીના ભાવિ જોડાણ માટે આપણે પહેલેથી જ નાખેલી નેટ ને પાર કરવી જોઈએ નહીં હવે મેં આ અગાઉ જણાવ્યું તેમ રાઉટીંગ સબ પ્રોબ્લેમમાં અમે સિંગલ લેયર પાથ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેનો અર્થ એ છે કે અમે એક ધાતુના સ્તરમાંથી બીજા સ્તરને પાર કરી રહ્યા નથી તેથી 2 પરિમાણીય ગ્રીડ પર 2 બિંદુઓ આપેલ છે આપણે સોર્સ પોઈન્ટ થી ડેસ્ટિનેશન અથવા ટાર્ગેટ પોઈન્ટ સુધીના જોડાણ માટે ગ્રીડ સેલ નો ક્રમ શોધવાનો છે તેથી સમસ્યા ને આ રીતે જોઈ શકાય છે તમે આ આકૃતિમાં જુવો તેથી અહીં અમે સેલ ની 2 પરિમાણીય એરે બતાવી છે જ્યાં આ ડાર્ક બ્લોક્સ અવરોધનું પ્રતિનિધિત્વ કરે છે જેના દ્વારા તમે વાયર મૂકી શકતા નથી ધારો કે મારી પાસે એક સોર્સ અને એક ટાર્ગેટ પોઈન્ટ છે જેને મારે જોડવાનું છે અને ચાલો કહીએ કે કેટલાક રાઉટીંગ અલ્ગોરિધમે આના જેવો રસ્તો શોધી કાઢ્યો છે જે શેડેડ બતાવવામાં આવ્યો છે પાછળથી મારી પાસે S અને T પોઈન્ટનો બીજો સમૂહ હોઈ શકે છે જેને આપણે એકબીજા સાથે જોડવા માંગીએ છીએ તેથી તે સમય દરમિયાન શેડેડ બિંદુઓને અવરોધો તરીકે ગણવામાં આવશે કારણ કે તેઓએ અહીં પહેલેથી જ એક રેખા મૂકી દીધી છે તેથી હવે આ સેલ્સ અન્ય રેખાઓ ની જોડી મૂકવા માટે ઉપલબ્ધ નથી હવે આપણે ગ્રીડ રાઉટીંગ એલ્ગોરિધમ્સ ને મુખ્યત્વે મેઝ રાઉટીંગ અને લાઇન સર્ચ અલ્ગોરિધમ્સ તરીકે વર્ગીકૃત કરી શકાય તે જોઈશું તેથી જેમ મેં હમણાં કહ્યું છે મેઝ રાઉટીંગ અલ્ગોરિધમ હેઠળ જ્યાં આપણે ધારીએ છીએ કે 2 પરિમાણીય જગ્યાને ગ્રીડ અથવા સેલ્સ માં વિભાજિત કરવામાં આવી છે તેથીસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા 2 અલ્ગોરિધમ લી ના અલ્ગોરિધમ Lee's algorithm અને હેડલોક ના અલ્ગોરિધમHadlock's algorithmની ચર્ચા કરવામાં આવશે પછી આપણે લાઇન સર્ચ અલ્ગોરિધમ તરફ આગળ વધીશું જે આપણે જોશું કે તે ગણતરીના સમયની દ્રષ્ટિએ વધુ કાર્યક્ષમ છે જે ઉકેલની ગુણવત્તાની દ્રષ્ટિએ તેટલા કાર્યક્ષમ ન હોઈ શકે તેથી અહીં પણ આપણે થોડા એલ્ગોરિધમ્સ શોધીશું અને અંતે સ્ટીનર ટ્રી આધારિત અભિગમો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે હવે મેઝ રનિંગ એલ્ગોરિધમ્સથી શરૂ કરીને અહીં સમગ્ર રાઉટીંગ સપાટી સેલ્સ ના 2 પરિમાણીય ગ્રીડ દ્વારા રજૂ થાય છે આ વસ્તુઓ પહેલેથી જ ઉલ્લેખિત છે તમે જોશો અહીં અમે ધારીએ છીએ કે તમામ પિન તમામ ઇન્ટરકનેક્શન વાયર અને અવરોધો જે બ્લોક્સ માટે બાઉન્ડિંગ બોક્સ છે તે બધા ગ્રીડ રેખાઓના સંદર્ભમાં ગોઠવાયેલ છે જેમ કે જો તમારી પાસે ગ્રીડ સેલ્સ ની 2 પરિમાણીય એરે હોય તો બધું આડી અને ઊભી ગ્રીડ રેખાઓ સાથે સંરેખિત કરવામાં આવશે તમે બ્લોક મૂકી શકતા નથી તેથી તે અડધા સેલ ને આવરી લે અને અડધા સેલ ને આવરી લેવામાં આવતા નથી એવું નથી દરેક વસ્તુને સેલ્સની ઊભી અને આડી સીમાઓના સંદર્ભમાં ગોઠવવી જોઈએ તેથીસેલ્સ નું કદ યોગ્ય રીતે પસંદ કરવાનું હોય છે તે જેમ મેં કહ્યું કે વાયર જ્યારે ચાલતા હોય ત્યારે તેને સમાવવા માટે અને સમગ્ર વાયરના સ્પેસીંગને પણ સમાય એટલા મોટા હોવા જોઈએ કે જેથી 2 વાયર 2 સમાંતર ગ્રીડ સેલ્સના સમૂહ કોઈપણ ન્યૂનતમ વિભાજન અવરોધ ના ઉલ્લંઘન વિના ચાલી શકે તેથી જેમ મેં કહ્યું હતું સેગમેન્ટ કે જેના પર વાયર ચાલે છે તે પણ સંરેખિત છે ગ્રીડ સેલ્સ નું કદ યોગ્ય રીતે વ્યાખ્યાયિત થયેલ છે તેથી અલગ અલગ નેટ માટેના વાયરને અડીને આવેલા સેલ્સ દ્વારા રૂટ કરી શકાય અને જો આપણે યોગ્ય માપન કરીએ તો અમને ખાતરી છે કે લાઈનોની પહોળાઈ અને અંતરને લગતી અમારી મર્યાદાઓનું ઉલ્લંઘન થશે નહીં અને આ મેઝ રાઉટર્સ ખરેખર એક સમયે પોઈન્ટની એક જોડીને જોડે છે આપણે પછી થી જોઈશું કે આ પ્રતિબંધ કેવી રીતે ટાળી શકાય છે આપણી પાસે મલ્ટી પોઈન્ટ નેટ પણ હોઈ શકે છે તો ચાલો આપણે પ્રક્રિયા જોઈએ અને પછી આપણે તેને ઉદાહરણની મદદથી સમજાવીશું તેથી લીનું અલ્ગોરિધમ સૌથી મૂળભૂત અને ક્લાસિકલ મેઝ રાઉટીંગ અલ્ગોરિધમ છે તે વિચારવા માં ખૂબ જ સરળ છે અને કેટલીક ખૂબ જ રસપ્રદ લાક્ષણિકતા એ છે કે તે કહે છે કે જો પોઈન્ટ S અને Tની જોડી વચ્ચે કોઈ પાથ અસ્તિત્વમાં છે તો તે હંમેશા મળી રહેશે એટલું જ નહીં કે લીનું અલ્ગોરિધમ શક્ય એટલો ટૂંકો રસ્તો શોધવાની બાંયધરી આપે છે અનિવાર્યપણે તે પ્રથમ પહોળાઈ નો ઉપયોગ કરે છે સ્ટાર્ટ પોઈન્ટ S થી શરૂ કરીને તે બધા સંલગ્ન સેલ્સ ને સ્તર દ્વારા અન્વેષણ કરીને પ્રથમ પહોળાઈ શોધવા હાથ ધરવાનો પ્રયાસ કરે છે જાણે કોઈ તરંગ આગળ નીકળી રહ્યું હોય તેથી ધ્વનિના સ્ત્રોતની કલ્પના કરો તમે સ્પંદન કરો છો ધ્વનિ તરંગો મોરચાના રૂપમાં બધી દિશામાં નીકળવાનું શરૂ કરે છે જાણે તરંગના મોરચા બધી દિશામાં આગળ વધી રહ્યા હોય અને જ્યાં સુધી તે લક્ષ્ય બિંદુને સ્પર્શે અથવા શોધે નહીં ત્યાં સુધી તમે આગળ વધી શકો છો તેથી એકવાર તમે મુસાફરી કરી જાણો છો કે આ તરંગના આગળના ભાગનું સૌથી ટૂંકું અંતર છે જેથી T બિંદુ લક્ષ્ય બિંદુ સુધી પહોંચી શકાય તેથી મૂળ વિચાર એ છે કે તમે નક્કી કરી શકો છો અથવા તે માર્ગ શોધી શકો છો કે જેના દ્વારા T અને S કનેક્ટ થઈ શકે છે આ અલ્ગોરિધમના કેટલાક લક્ષણો જેમ કે N ×N ગ્રીડ માટે સમય જટિલતા Ο સારા નથી તેથી તમારે Ο સમયની જરૂર છે એટલું જ નહીં સ્પેસ જટિલતા Ο પણ છે કારણ કે અમે સમગ્ર ગ્રીડ 2 પરિમાણીય ગ્રીડને ડેટા સ્ટ્રક્ચર તરીકે રજૂ કરી રહ્યા છીએ જેના પર તમે અલ્ગોરિધમ ચલાવી રહ્યા છો તેથી સમય અને અવકાશ બંનેની જટિલતાઓ વધુ ખરાબ સ્થિતિમાં Ο છે તેથી આ અલ્ગોરિધમમાં વ્યાપકપણે 3 તબક્કાઓનો સમાવેશ થાય છે પહેલા તબક્કા ને તરંગ પ્રચાર તબક્કો કહે છે આ એક પુનરાવર્તિત પ્રક્રિયા છે તેથી સ્ટેપ i દરમિયાન શું થાય છે કે i 1 થી શરૂ થાય છે 1 2 3 આ રીતે આપણે આગળ વધીએ તો આપણે ગ્રીડ સેલ્સ માટે શું કરીએ છીએ જે ગ્રીડ સેલ S થી i ના મેનહટન અંતરે છે જેમને બધાને i સાથે લેબલ કરેલ છે આનો અર્થ શું છે ચાલો હું એક સરળ રેખાકૃતિની મદદથી સમજાવું ધારો કે તમારી પાસે એક સાદો 4 બાય 4 ગ્રીડ સેલ છે ચાલો કહીએ કે મારુ બિંદુ S અહીં છે તેથી આ પ્રક્રિયા શું કહે છે તે એ છે કે સ્પેક i માં બધા સેલ્સ જે મેનહટનના અંતરે છે તે i1 થી શરૂ કરીશું i થી S નું અંતર મૂલ્ય i સાથે લેબલ કરવામાં આવશે તેથી 4 સેલ્સ કે જે લેબલ થયેલ છે જે 1 ના મેનહટન અંતર જેવા છે અહીં અહીં અહીં અને અહીં તે બધા એક સાથે લેબલ થયેલ છે પછી આપણે આગલા સ્ટેપ i2 સેલ્સ થી શરૂ કરીને જે એક તરીકે ચિહ્નિત થયે પડોશીઓ પર જઈએ છીએ તેથીઆ રીતે પડોશીઓ સેલ્સ જેના મેનહટનના અંતર S માંથી 2 છે તેનું પ્રતિનિધિત્વ કરશે પછી તમે i બરાબર 3 પર જાઓ તમે 2 સાથે ચિહ્નિત થયેલ સેલ્સ જુઓ પડોશીઓ 3 3 3 અને 3 પર જાઓ તેથી તમે કોઈપણ સેલ જુઓ છો જે 3 પર ચિહ્નિત થયેલ છે તમે કોઈ પણ સેલ ને 3 લો ચાલો કહીએ કે તમે આ લો તેમાં S નું 3 નું મેનહટન અંતર હશે અન્ય કોઈપણ ને 3 1 2 3 લો તેથી આ લેબલ્સ વાસ્તવમાં પ્રારંભિક બિંદુ S થી મેનહટન અંતર સૂચવે છે તેથી આ રીતે તમે સેલ્સ નું લેબલીંગ કરો છો અને જ્યાં સુધી ટાર્ગેટ સેલ T ચિહ્નિત ન થાય ત્યાં સુધી આ લેબલીંગ ચાલુ રહે છે ચાલો કહીએ કે અમને તે કરવા માટે L સ્ટેપ ની જરૂર છે તેથી L એ ટૂંકા માર્ગની લંબાઈ સૂચવશે કારણ કે અમે મેનહટનના અંતરના સંદર્ભમાં પ્રથમ પહોળાઈની શોધ કરી રહ્યા છીએ અમે મેનહટનના 1 અંતર પછી અંતર 2 પછી અંતર 3 પર તમામ સેલ્સ ની મુલાકાત લઈ રહ્યા છીએ આ રીતે તમે આગળ વધો તો જલદી તમે L લેબલવાળા સેલ પર પહોંચો છો જેનો અર્થ છે કે અમે પહેલાથી જ સેલ પર પહોંચી ગયા છીએ અને તમે કહો છો તેમ L એ તમારી સેલ્સ ની ન્યૂનતમ સંખ્યા છે જ્યાં તમારે પહોંચવા માટે જે સૌથી ટૂંકો રસ્તો છે તેમાંથી પસાર થવું પડશે તેથીજો તમે T સુધી નહીં પહોંચી શકો તો પ્રક્રિયા નિષ્ફળ જશે અને તમે એવા તબક્કામાં પહોંચશો કે જ્યાં તમે આગલા સ્ટેપ માં કોઈપણ નવા ગ્રીડ સેલને લેબલ કરી શકતા નથી જેનો અર્થ થાય છે કે પાથ અસ્તિત્વમાં નથી અથવા બીજું જો તમે તમે કહો છો તમારી પાસે કેટલાક ઉપલા બાઉન્ડ M પાથની લંબાઈ માટે મારો રસ્તો M કરતા મોટો ન હોવો જોઈએ પછી જો હું જોઉં કે હું M પર પહોંચી ગયો છું પરંતુ હજુ પણ રસ્તો મળ્યો નથી તો તમે તારણ પર આવી શકો છો કે M થી ઓછી લંબાઈનો આ કોઈ રસ્તો નથી આ તબક્કો 1 છે હવે અમે તેને લેબલ કર્યા પછી બીજો તબક્કો રીટ્રેસ તબક્કો છે તેથીટાર્ગેટ સેલ Tમાંથી આપણે વ્યવસ્થિત રીતે સોર્સ સેલ તરફ પાછળ જઈએ છીએ હવે અહીં એક વાત તમે સમજો ચાલો જે રેખાકૃતિને મેં દોરી છે તે ફરી જોઈએ છે ચાલો આપણે આ સેલ ને ધ્યાનમાં લઈએ તો ચાલો કહીએ કે આ લક્ષ્ય હતું તેથી એકવાર તમારી પાસે 3 ના લેબલ સાથેનો સેલ હોય 3 થી અમે 1 ઓછા 2 ના લેબલવાળા સેલ માં જવાનો પ્રયત્ન કરીશું તેથી તમે અહીં જુઓ કે ત્યાં 2 વિકલ્પો છે તમે કાં તો અહીં જઈ શકો છો અથવા તમે અહીં જઈ શકો છો ચાલો કહો કે હું અહીં જાઉં છું આ 2 થી તમે ફરીથી 1 તરીકે ચિહ્નિત થયેલ સેલ પર જાઓ છો તેથી અહીં ફરીથી 2 પસંદગીઓ છે કાં તો તમે અહીં જઈ શકો છો અથવા તમે અહીં આવી શકો છો ચાલો કહીએ કે હું અહીં જઈશ અને એકવારમારી પાસે 1 છે હું જાણું છું કે 1 ની નજીકનો સેલ તે ક્યાં છે તે શોધવા માટે છે તેથી તમારે પાછા આ ક્રમ શોધવાની જરૂર છે 3 લેબલવાળા સેલ થી શરૂ કરીને તમે 2 લેબલવાળા સેલ પર જાઓ છો 1 લેબલવાળા અને તેથી વધુ અને તમે દરેક સ્ટેપ પર જોઈ શકો છો કે ત્યાં બહુવિધ પસંદગીઓ અથવા શક્યતાઓ હોઈ શકે છે તેથી મેં કહ્યું તેમ સેલ્સ ની પસંદગી છે પરંતુ તમે કેટલાક સરળ હ્યુરિસ્ટિક્સને અનુસરી શકો છો જેમ કે તમે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી દિશા બદલવાનો પ્રયાસ કરશો નહીં તેનો અર્થ એ કે અમે બેન્ડ્સની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ ઉદાહરણ તરીકે આ T થી S સુધી તમે આના જેવા પાથને અનુસરી શકો છો પરંતુ આ ઉદાહરણમાં અલબત્ત કોઈપણ પાથ માટે 1 વળાંક હશે પરંતુ તમારી પાસે એવું દૃશ્ય હોઈ શકે જ્યાં કહીએ કે S થી T સુધી તમારી પાસે આના જેવો પાથ હોઈ શકે છે અથવા તમારી પાસે આના જેવો રસ્તો હોઈ શકે છે બંને સમાન લંબાઈના છે પરંતુ બીજા પાથમાં વધુ સંખ્યામાં વળાંકો છે હવે VLSI રાઉટીંગમાં બેન્ડની સંખ્યા ઓછી હોય તેટલું સારું કારણ કે તે કિસ્સામાં ઇન્ટરકનેક્શનની વિશ્વસનીયતા વધુ હશે તેથી 2 તબક્કા માં આપણે સાહજિક રીતે વળાંકની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ અને 3 તબક્કા માં એકવાર તમે પાથ શોધી લો પછી તમે તબક્કા 1 દરમિયાન લેબલ લગાવેલા તમામ સેલ્સ ને અને જે પાથને ઓળખવામાં આવ્યા છે તે તમે સાફ કરો છો તમે તેમને હવે અવરોધો તરીકે બનાવો છો કારણ કે આગામી રાઉટીંગ સ્ટેપ માટે આ સેલ્સ પહેલેથી જ ગોઠવાયેલા છે અને તેઓ અવરોધ તરીકે કાર્ય કરશે તેથી તરંગ પ્રસાર પ્રક્રિયા મેં સમજાવવાનો પ્રયાસ કર્યો છે જટિલતા ની શોધ તરંગ પ્રચાર પ્રક્રિયા જેવી જ છે તેશોધ ફેશનમાં વ્યાપક જાય છે તેથી ચાલો એક ઉદાહરણ બતાવવાનો પ્રયાસ કરીએ ચાલો આના જેવી સમસ્યાનો દાખલો લઈએ જ્યાં મારી પાસે 6 રોવ્સ અને 7 કૉલમ ગ્રીડ સેલનો સમૂહ છે કાળા રંગમાં ચિહ્નિત થયેલ કેટલાક સેલ્સ પહેલેથી જ ભરાયેલા છે તે અવરોધો છે તમે તેનો ઉપયોગ રાઉટીંગ માટે કરી શકતા નથી આ તમારો સોર્સ છે આ તમારું લક્ષ્ય છે અને તમારે સોર્સ થી લક્ષ્ય સુધીનો માર્ગ શોધવાનો છે તો ચાલો 1 તબક્કાથી શરૂઆત કરીએ i1 માટે 1 તબક્કોમાં મેં કહ્યું તેમ અમે S થી 1 ના અંતરે આવેલા સેલ્સ ને શોધવાનો પ્રયાસ કર્યો અને તેમને 1 લેબલ કર્યું આવા 3 કોષો છે આગળના સ્ટેપ માં 1 ના પડોશી સેલ ને 2 તરીકે ચિહ્નિત કરવામાં આવશે તેથી તમે જોશો કે આ સેલ 2 હશે આ 2 છે આ 2 છે આ 2 છે અને આ 2 છે તેથી આ રીતે તમે આગળ વધો ત્રીજા પગલામાં 2 માટે પડોશી સેલ જેમ કે તે આ સેલમાં હશે આ સેલ અને આ સેલ તેઓને 3 તરીકે ચિહ્નિત કરવામાં આવશે ફરીથી આગળના સ્ટેપ માં આ 4 થશે આ 4 થશે અને આ 4 થશે આની જેમ પછી 5 આ 5 થશે આ 5 થશે આ 5 થશે પછી આ 6 થશે આ 6 થશે આ 6 થશે અને આ 6 થશે આ 4 સેલ્સ પછી 7 1 2 3 4 4 સેલ્સ 7 થશે તેથી તમે આ રીતે આગળ વધો અને તમે જોશો કે તમે એવા તબક્કે પહોંચી ગયા છો જ્યાં આ 7 તમે જે સેલનું લેબલ લગાવ્યું છે તેટાર્ગેટ ની બાજુમાં છે તેથી તમે લક્ષ્ય સુધી પહોંચી ગયા છો તેથી અહીંથી તમે T થી S સુધીનો માર્ગ ઉકેલ શોધવા માટે પાછો ખેંચી શકો છો હવે તમે જુઓ ત્યાં 2 વિકલ્પો છે કાં તો તમે આના જેવા આના જેવા આના જેવા માર્ગને અનુસરી શકો છો અથવા તમે 7 6 5 પછી 4 પછી 3 2 1ને અનુસરી શકો છો તો અહીં તમારી પાસે બીજો વળાંક છે પરંતુ મેં કહ્યું તેમ અંગૂઠાનો નિયમ એ છે કે જ્યાં સુધી તેની જરૂર ન હોય ત્યાં સુધી દિશાઓ બદલવી નહીં તેથી 7 થી અમે એક અડીને આવેલ કોષ 6 શોધવાનો પ્રયાસ કરીએ છીએ જે સમાન દિશામાં છે આ રીટ્રેસ તબક્કો છે પછી આપણે 6 થી 5 લેબલ સેલ શોધવાનો પ્રયાસ કરીએ છીએ પછી 5 થી 4 પછી તમે તે જ દિશામાં જોશો કે ત્યાં કંઈ નથી પછી તમે 3 ના લેબલવાળા પાડોશીને શોધો તે આ બાજુ છે 3 પછી ફરીથી 2 જુઓ 1 શોધો પછી આપણે જાણીએ છીએ કે S બાજુમાં છે તેથી તમને સાચો રસ્તો મળ્યો તેથી આ તમારો 2 તબક્કો છે હવે આ તબક્કો પૂર્ણ થયા પછી ત્રીજા તબક્કા દરમિયાન તમે શું કરશો ત્રીજો તબક્કો તમે બધા લેબલ્સ ક્લિયર કરો છો અને મેં જે કહ્યું છે તેમ તમે જે પણ રસ્તો શોધી લીધો છે તે હવે અવરોધો તરીકે ચિહ્નિત થશે હવે આગલા સ્ટેપ માં કદાચ તમારી પાસે બીજી જોડી હશે ચાલો કહીએ કે આ સેલ તમારોસોર્સ હશે આ સેલ તમારું ટાર્ગેટ હશે તો ફરીથી આપણે તે સોર્સ માંથી વેવ ફ્રન્ટ પ્રોપાગેશન શરૂ કરીશું જ્યાં આ સેલ્સ ને ટાર્ગેટ તરીકે ચિહ્નિત કરવામાં આવશે હવે જુઓ અમે એક પદ્ધતિની ચર્ચા કરી છે જે વિચાર માં સરળ છે અને તે બાંયધરી પણ આપે છે કે જ્યારે પણ તે શોધશે તે તમને લઘુત્તમ લંબાઈનો ઉકેલ અથવા સૌથી ટૂંકો રસ્તો આપશે કારણ કે તમે દરેક સ્ટેપ પર સમાંતર રીતે તમામ રસ્તાઓ શોધી રહ્યા છો 1 નું અંતર 2 નું અંતર 3 નું અંતર તમામ સેલ્સ જે i ના અંતરે છે આપણે સમાંતર વિચારી રહ્યા છીએ તેથી જો એક સ્ટેપ પછી 1 લંબાઈ નો ટૂંકો રસ્તો અસ્તિત્વમાં હોય તો તમે ચોક્કસ તે પાથ શોધી શકો છો અને તે બિંદુને સ્પર્શ કરશે તેથી આપણાં આગળ ના લેક્ચરમાં આપણે આ સ્કીમની મેમરી જરૂરિયાતો અંગેના કેટલાક મુદ્દાઓ જોઈશું તેને કેટલી મેમરીની જરૂર પડી શકે છે કેટલીક સરળ ગણતરી અને કેટલીક રીતો કે જેનાથી તમે સમય તેમજ મેમરી અથવા સ્ટોરેજની જટિલતા આ અલ્ગોરિધમ ઘટાડી શકો છો તેથી આ સાથે અમે આ વ્યાખ્યાનનો અંત લાવી એ છીએ